આપણે પહેલેથી જ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સર્કિટ માં હોય ચાલો હવે મને થોડી સર્કિટ ને નિષ્ક્રિય કરીશું અને હું આને OPA1 અને OPA2 કહું છું હવે તમને થોડો અનુભવ થયા પછી હું વ્યવસ્થિત પ્રક્રિયા બતાવીશ અને તમે મોટે ભાગે સરળ રીતે સર્કિટ જોઈ શકશો પરંતુ શરૂઆતમાં તમારે વ્યવસ્થિત રીતે આગળ વધવું પડશે હવે પ્રક્રિયા હજી પણ પહેલા જેવી જ છે આપણે એક ઓપ એમ્પ ને કારણે થોડી જટિલતામાં દોડી શકો છો અને તમે તેમાંથી કોઈની સંજ્ઞાઓ જાણતા નથી અને આપણે તે મુદ્દાઓને કેવી રીતે હલ કરવા તે જોઈશું તેથી હું પહેલા OPA1 અને પછી OPA2 સંજ્ઞાઓને નક્કી કરું છું અને ત્યાં ઓર્ડરિંગ વિશે શું કરવું તેથી આપણી પાસે આ બીજો ઓપ એમ્પ છે હવે આ સૌથી સરળ બાબત છે જો તમે આ કરી શકો તો અહી તે બહાર આવ્યું છે કે તમે હંમેશાં આ ધારણા કરી શકતા નથી પરંતુ જો તમે આ ધારણા કરી શકો તો તે તમારા જીવનને સરળ બનાવે છે કારણ કે તમારે પ્રથમ સ્થાને અન્ય ઓપ એમ્પસ પર છે હવે હું પાછળથી એ ચર્ચા કરીશ કે જો તમે આ ધારણા ન કરી શકો તો શું થાય છે પરંતુ હાલ માટે આ કિસ્સામાં એવું બહાર આવ્યું છે કે આપણે આ ધારણા કરી શકીએ છીએ હવે તે કિસ્સાઓમાં જ્યાં આપણે આ ધારણા કરી શકતા નથી ત્યાં જો તમે આ ધારણા કરવા આગળ વધો તો તમે વિરોધાભાસમાં ફસાઈ જશો તેથી હકીકત તપાસ્યા પછીની તે એક પ્રકારની રીત છે કે તમે આ ધારણા કરી શકો છો કે નહીં તેથી ચાલો હવે આપણે અહીં શું થાય છે તે કહીએ કે જો આપણે એવી ધારણાઓ કરીએ કે આપણે અહીં Vtest ને લાગુ કરીએ તો આ બિંદુ ૦ પર છે તેથી વિદ્યુત પ્રવાહ VtestR4 તે રીતે વહે છે અને અલબત્ત ઓપ એમ્પ માં કશું વહેતું નથી અને તે જ વસ્તુ R3 માં પણ વહેશે તેથી આ દિશામાં R3 માં થતો વોલ્ટેજ ડ્રોપ કે જે R1R1 R2 છે હવે તમે થોડો અનુભવ મેળવ્યા પછી તમારે આનું સ્પષ્ટ મૂલ્યાંકન કરવાની જરૂર નથી કારણ કે તમે જાણો છો કે સંજ્ઞાઓ પહેલેથી જ નેગેટિવ માટેની સંજ્ઞાઓ નક્કી થઈ ગયા પછી આપણે OPA2 માટેની સંજ્ઞાઓ નક્કી કરવી પડશે તેથી આ ઓપ એમ્પ છે તો તેનો અર્થ એ છે કે નોન ઈન્વર્ટિંગ ઇનપુટ છે તેથી અહી આપણે એક અલગ અભિગમ અજમાવવો પડશે હવે જ્યારે સર્કિટ થઈ જાય પછી OPA હોય તેથી તેના બદલે આપણે જે કરવાનું છે તે એ છે કે આપણે જાણીએ છીએ કે આ ઓપ એમ્પ R2 અને R1 છે તેથી આ બિંદુએ વોલ્ટેજ છે તે આ Vd × A0 છે તેથી તે A0R1R1 R2 × Vtest છે હવે આ તબક્કે આપણી પાસે Vtest છે અને તે સમયે આપણી પાસે આ વોલ્ટેજ છે અને આ વોલ્ટેજ અને તે વોલ્ટેજનું રેખીય સંયોજન ગણી શકાયકહી શકાય એવું છે તેથી સામાન્ય રીતે જો તમારી પાસે બે રેજિસ્ટર્સ VA × R4 Vb× R3R4 R3 છે અને તમને કેટલાક પ્રવૃત્તિ પ્રશ્ન અથવા સોંપણીના પ્રશ્નમાં આ પ્રકારનું પરિણામ મળી ચૂક્યું છે અને આપણે અહીં તેનો જ ઉપયોગ કરીશું તેથી હવે મારા કિસ્સામાં અહીં વોલ્ટેજ શું છે કે VA આ છે Vtest આ છે અને VB આ છે તો આ રીતે આ સમગ્ર બાબત છે તેથી આ તબક્કે વોલ્ટેજ હોવું જોઈએ તેથી હવે OPA1 માં આવી સંજ્ઞાઓ છે અને OPA2 માં આવી સંજ્ઞાઓ છે તેથી આ તેના વિશેના અમુક મુદ્દાઓ છે અને તમે બધા ઓપ એમ્પસ માં હોય અને તમારે એ બાબતની ખાતરી કરવા માટે સક્ષમ હોવા જરૂરી હોય છે કે ખરેખર તે આવું જ છે હવે બીજી બાબત એ છે કે કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે કોઈ ટર્મિનલ માં છે તેથી બંને રીતે એ શક્ય છે અને છેવટે આ બંને ઓપ એમ્પસ ને જુઓ હવે તે ગણતરી કરવામાં તમારે સર્કિટ છે અને પછી તમે વિશ્લેષણ સાથે આગળ વધો છેવટે કેટલીક વાર તમારે અજમાયશ અને ભૂલનો આશરો લેવો પડી શકે છે કારણ કે તમે જે ઓપ એમ્પ માટે કરી શકો છો